છેલ્લે વર્ગમાં જ્યારે તિરાડ મોડ 1 મોડ 2 અથવા મોડ 1 અને મોડ 2 ના સંયોજનને આધારિત હોય ત્યારે આપણે લાક્ષણિક ફોટોએલાસ્ટિકના કિનારને જોયા છે આપણે અહિયાં ફરીથી તેને જોઈશું અને મેં તમને કિનારનું સારું ચિત્ર બનાવવાનું કહ્યું હતું હું એવું ઇચ્છું છું કે તમે કિનારના ભૌમિતિક લક્ષણો ઉપર ધ્યાન આપો જો તમે અમુક ભાગને પૂરો ન કર્યો હોય તો આ જોઈ શકો છો અને તે ચિત્રોમાં યોગ્ય રીતે ફેરફાર કરી શકો છો આ તમામ કિનાર મોડ 1 લોડિંગ માટે દેખાય છે આ કિનાર એ મોડ 2 માટે આવે છે જો આનો સંપર્ક તમારી પાસે હોય તો કિનારને જોઈને તેને ઓળખવું સરળ બને છેઆ મોડ I લોડિંગ છે કે નહી અથવા મોડ II લોડિંગ છે કે નહી અસ્તિત્વમાં એ જોવાનું છે મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે આ સિગ્મા 1 માઈનસ સિગ્મા 2 ની રૂપરેખા માટે છે જ્યારે તમે તણાવ ક્ષેત્રના સમીકરણોને વિકસાવો છો ત્યારે પ્રાયોગિક પરિણામ સાથે તેની સરખામણી કરીને તે સમીકરણોની ચોકસાઈ સાથે ચકાસવું શક્ય છે હકીકતમાં આપણે તેમાં શું કરીશું ફ્રેકચર મિકેનિક્સના વિકાસમાં આ ખૂબ જ જરૂરી વસ્તુ છે લોકો તેને ફોટોઇલાસ્ટિક કિનાર સાથે તુલના કરીને તેના વિશ્લેષણથી ઉકેલમાં સુધારો કરે છે ફોટોઇલાસ્ટીસીટી તમને મોડ 1 મોડ 2 અથવા મોડ 1 અને મોડ 2 ના સંયોજન તરીકે આપી શકે છે તે મોડ 3 ને કિનાર આપી શકાતું નથી કારણ કે તે પ્લેનથી બહાર આવે છે અને મિશ્રિત મોડના કિસ્સામાં મોડ 1 અને મોડ 2 નું સંયોજન મળે છે આનું પ્રથમ અવલોકન કિનારની તિરાડ અક્ષ વિશે સપ્રમાણ નથી અને તે ઉપરના તળિયે જુદા જુદા ખૂણાઓ તરફ નમેલા હોય છે આપણે સ્નાતક થયા પછી તે સિમ્યુલેટેડ દબાણ વાહિનીમાં કિનાર ક્ષેત્રના પ્રકારને જોયા છે તમારી પાસે ખરેખર આંતરિક દબાણને આધારિત એક વલયાકાર રિંગ છે તિરાડ સંકેતની નજીક અવલોકન કરાયેલ ફોટોઇલાસ્ટિક કિનારની ભૌમિતિક લાક્ષણિકતાઓ મેં તમારું ધ્યાન દોર્યું કે અહિયાં તમે જે પ્રથમ કિનાર જુઓ છો તે પાછળની તરફ નમેલુ છે બીજી કિનાર થોડી પાછળની તરફ નમેલી છે અને ત્રીજી કિનાર આગળ નમેલી છે અને ચોથી કિનાર લગભગ સીધી છે અને તમારી પાસે ખરેખર તિરાડના સંકેતની નજીક ડેટા નથી આ અવલોકન એક પ્રયોગવાદી માટે ખૂબ મહત્વનું છે આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે તમારી પાસે તિરાડની નજીકમાં તિરાડ હોય ત્યારે તણાવ ખૂબ વધારે હોય અને તમારી પાસે પ્લાસ્ટિકની વિકૃતિ હશે તિરાડ સંકેત પર શું થાય તે સંપૂર્ણપણે પકડવા માટે તમારી પાસે ખરેખર ગાણિતિક સમીકરણો નથી પ્રાયોગિક દૃષ્ટિકોણના નજીક જઈને ડેટાને ભેગા કરી શકશો નહીં તમારે તિરાડ સંકેતની નજીકના વિસ્તારથી દૂરના પ્રદેશમાંથી જ ડેટા ભેગા કરવાનો રહેશે અને આમાં તમને ઘણી ભૌમિતિક વિશેષતાઓ જોવા મળે છેજેમાં વિશ્લેષણાત્મક વાક્યમાં કેટલા શબ્દો છે કે જેનો ઉપયોગ તણાવની તીવ્રતાના પરિબળની ગણતરી કરવા માટે પ્રયોગમાંથી ડેટાને કાઢવા અને પ્રક્રિયા કરવા માટે જરૂર પડે છે વલયાકાર પ્લેટોમાં બહુવિધ રેડિયલ તિરાડો કારણ કે જ્યારે તમે ખરેખર વ્યવહારિક સમસ્યાઓ જોઈ રહ્યા હોય ત્યારે તે બધી મર્યાદિત ભૂમિતિ છે વિશ્લેષણાત્મક ઉકેલ એ ફક્ત અનંત ભૂમિતિ માટે પ્રદાન કરવામાં આવે છે અથવા તમારી પાસે પુનરાવર્તિત તિરાડોની શ્રેણી હોય છે આવી સરસ સમસ્યાઓ ફક્ત તમારી પાસે તણાવની તીવ્રતા પરિબળ માટે વાક્યો છે અન્ય કોઈપણ સમસ્યા માટે જ્યારે તમારી પાસે તણાવ એકાગ્રતા ક્ષેત્રમાં અથવા મર્યાદિત ભૂમિતિમાં તિરાડ પડેલી હોય છે ત્યારે તમારે સંખ્યાત્મક તકનીક અથવા પ્રાયોગિક તકનીક પર આધાર રાખવો પડે છે પ્રાયોગિક તકનીકના કિસ્સામાં તમારે ડેટા પર પ્રક્રિયા કરવા માટે યોગ્ય સમીકરણોનો ઉપયોગ કરવો પડશે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે આપણે છેલ્લા વર્ગમાં આંતરિક સીમામાંથી પસાર થતી તિરાડો અને રેડિયલ તિરાડોની શ્રેણી પણ જોઈ છે સોલીડ મિકેનિક્સની સમજણથી સમજાય છે કે હૂપ એ તણાવના આધારે છે તે આવશ્યકપણે મોડ 1 લોડિંગમાં જાય છે તમે જેમ જોયું કે આ તિરાડોની કોઈ મોટી ક્રિયા પ્રતિક્રિયા નથી જ્યારે તમારી પાસે બહુવિધ તિરાડો હોય છે જો તેઓ એકબીજાથી દૂર હોય તો ખરેખર તે વાતચીત કરતા નથી અને તમે એ પણ જોયું કે કિનાર એક લાક્ષણિક મોડ 1 લોડિંગ પરિસ્થિતિને દર્શાવે છે તમે જાણો છો કે દબાણ વાહિનીની તકનીકમાંતેઓ દબાણ વાહિનીની વહન કરવાની ક્ષમતા વધારવા માંગે છે અને તમે બધા જાણો છો કે આંતરિક સીમા ખૂબ જ ભારપૂર્વક હોય છે તેથી આંતરિક સીમામાંથી તિરાડો નીકળવાની સંભાવના રહે છે ધારો કે હું આને વધુ દબાણ આપવા ઈચ્છતો હોય તો તેના તકનીક છે જેમ કે ઓટોફ્રેટેજ તકનીકને વિકસાવવામાં આવી છે જે આંતરિક સીમા પર વધેલા સંકુચિત તણાવને પ્રેરિત કરે છે જો મારી પાસે આંતરિક સીમા પર વધેલુ સંકુચિત તણાવ હોય તો આંતરિક સીમામાંથી તિરાડો વધવાની શક્યતા ઓછી થઈ જશે પરંતુ આ ઓટોફ્રેટેજ શું કામ કરે છે તે બાહ્ય સીમા પર વધેલા તાણના તણાવને પેદા કરે છે જ્યારે તમે જહાજ પર દબાણ નાખો છો ત્યારે આ બાહ્ય સીમા પરના અવશેષો તણાવના સંયોજનમાં બાહ્ય સીમામાંથી નીકળતી તિરાડો તરફ દોરી શકે છે આનું તમારી પાસે એક ઉદાહરણ છે જ્યાં બાહ્ય સીમા પર ઘણી તિરાડો મૂકવામાં આવે છે તમારી પાસે વિવિધ લંબાઈની તિરાડો છે અને તેને સમય સાથે અનુસરવામાં આવતી નથી આ અવલોકનને અવ્યવસ્થિત રીતે કરવામાં આવે છે શું તિરાડો વચ્ચે કોઈ મોટી ક્રિયાપ્રતિક્રિયા થાય છે સોલીડ મિકેનિક્સ વિશેની તમારી સમજણથી તમે સરળતાથી કહી શકો છો કે આ તિરાડો મોડ 1 પ્રકારના લોડિંગનો અનુભવ કરે છે પરંતુ શું તમે કિનારની રચનામાં કાંઇપણ અલગ જુઓ છો તમામ કિનારની રચનામાં જ્યાં કિનાર સારી રીતે વિકસેલી છેત્યાં તમને આગળની લૂપ જોવા મળે છે હું તેને વધારીશ અને પછી બતાવીશ તો તમે અહીંયા જે શોધવા માંગો છો તે આ પ્રકારના લક્ષણો છે જેને આપણે ટૂંકી તિરાડમાં જોયા છે તમારી પાસે જે કિનાર છે એ આગળથી નમેલી છે તે તિરાડ અક્ષની સપ્રમાણ છે પરંતુ આ તિરાડ દબાણયુક્ત જહાજમાં થાય છે અને આ પ્રદેશમાં તણાવ ખૂબ વધારે હોય છે તિરાડ સંકેત એ તણાવ એકાગ્રતાના વિસ્તારમાં છે અને તિરાડ પણ ખૂબ લાંબી છે તમે શું શોધો છો એ તમારી પાસે એક અગ્રણી આગળની લૂપ છે તમારી પાસે આગળ નમેલી લુપ ઉપરાંત આવી ઘણીબધી લૂપ ઉપલબ્ધ છે વાસ્તવમાં જો હું પ્રાયોગિક ડેટા પર પ્રક્રિયા કરવા માટે વિશ્લેષણાત્મક વાક્યનો ઉપયોગ કરું તો વિશ્લેષણાત્મક વાક્યમાં આ ઘટનાને રજૂ કરવા માટે પૂરતી સંખ્યામાં શબ્દો હોવા જોઈએ તે પ્રયોગમાંથી આ પાસાને પકડવા માટે સક્ષમ હોવું જોઈએ ત્યારે જ હું પ્રાયોગિક માહિતીના આધારે ડેટાને ઘટાડવા માટે તેનો ઉપયોગ કરી શકું છું આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અહિયાં આનો સારાંશ આપવામાં આવ્યો છે કે ઓટોફ્રેટેજ તકનીકોને બાહ્ય સપાટી પરના અવશેષો તાણને તણાવને પ્રેરિત કરી શકે છે જે આંતરિક દબાણને કારણે તણાવ સાથે મળીને બાહ્ય સપાટી પર તિરાડોની રચનાનું કારણ બની શકે છે આની આપણે હમણાં જ ચર્ચા કરી છે અને રેડિયલ તિરાડો સાથે વલયાકાર પ્લેટની સમસ્યાને તમે ઘણી એન્જીનીયરીંગ એપ્લિકેશનોમાં જોવો છો બ્લેડ ડિસ્ક એસેમ્બલી ફ્લાય વ્હીલ રેલ્વે વ્હીલ ક્લચ પ્લેટ વગેરે જેવા યાંત્રિક ઘટકોમાં રેડિયલ તિરાડો જોવા મળી છે ઘણી વ્યવહારિક સમસ્યાઓ છે જે આ શ્રેણી હેઠળ આવે છે કેમકે તે તમામ મર્યાદિત શરીરની સમસ્યામાં તેનું પ્રાયોગિક પરિણામ ખૂબ જ મૂલ્યવાન બન્યું છે તે કિસ્સાઓમાં તિરાડો કેવી રીતે રચાય છે કેન્દ્રત્યાગી લોડિંગ તેમજ થર્મલ લોડિંગ તિરાડોના નિર્માણમાં ફાળો આપે છે તે વ્યવહારીક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ સમસ્યા છે રેડિયલ તિરાડો સાથેની વલયાકાર પ્લેટ આંતરિક સીમા અથવા બાહ્ય સીમામાંથી નીકળતી હતી જો તમે સમજો છો તો તમે અર્થપૂર્ણ રીતે વિવિધ વ્યવહારિક સમસ્યાઓનો ઉકેલ લાવી શકો છો અને વધુ માહિતી માટે તમે આમાંના કેટલાક સંદર્ભો જોઈ શકો છો અને આ 1997 માં પ્રકાશિત થયું હતું આનાથી ફ્રેક્ચર મિકેનિક્સ તણાવના ક્ષેત્રના સમીકરણોમાં ખરેખર ઉચ્ચ ક્રમની શરતો બહાર આવી છે જેનો ફોટોઇલાસ્ટિક ડેટાની પ્રક્રિયા કરવા માટે ઉપયોગ કરવાની જરૂર છે પછી તમારી પાસે બીજો કાગળ છે જે સામયિક રેડિયલ તિરાડો સાથે કામ કરે છે અને ચક્રીય સમપ્રમાણતાનો ઉપયોગ કરીને જાડી વલયાકાર પ્લેટોમાં તણાવની તીવ્રતાના પરિબળના મૂલ્યાંકન માટે સંખ્યાત્મક અભ્યાસો પણ કરવામાં આવે છે પુસ્તક અને સંદર્ભઓ તમે જાણો છો કે આપણે ફ્રેક્ચર મિકેનિક્સ પરના આ વિહંગાવલોકનના અંતમાં વધારે કે ઓછા સુધી પોહચયા છીએ તમારી પાસે પુસ્તકો અને તેનો સંદર્ભોનો સંગ્રહ હોય તે માટે તેનો સારાંશ આપવામાં આવ્યો છે પ્રોફેસર પ્રશાંત કુમારનું પુસ્તક "એલિમેન્ટ્સ ઑફ ફ્રેક્ચર મિકેનિક્સ" આને અગાઉ વ્હીલર પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું હવે તાતા મેકગૃવ હિલ દ્વારા ઉપલબ્ધ છે તમારી પાસે રાખવા માટે તે ખૂબ સારું પુસ્તક છે તેમાં વૈચારિક વિકાસ અને ગણિતનું સંતુલન આપ્યું છે તે સસ્તી પુસ્તક છે અને હું તમને તમારી સુવિધા માટે આને પાઠ્ય પુસ્તક તરીકે વાપરવા માટેની ભલામણ કરીશ બીજા ઘણા પુસ્તકો છે આઈઆઈએસસી બેંગ્લોરના પ્રોફેસર સિમ્હા દ્વારા પુસ્તક આવ્યું છે આ પુસ્તક વૈચારિક વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને ફ્રેક્ચર મિકેનિક્સના મૂળભૂત સિદ્ધાંતોને ઘર બેઠા ચલાવવા માટે ગાણિતિક કઠોરતાને સભાનપણે ટાળવામાં આવે છે અને તમારી પાસે પ્રાથમિક એન્જિનિયરિંગ ફ્રેક્ચર મિકેનિક્સ પર બ્રોક નામનું ખૂબ પ્રખ્યાત પુસ્તક છે આ મૂળરૂપે ક્લુવર શૈક્ષણિક પ્રકાશકો દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું હવે તે સ્પ્રિંગર સાયન્સ અને બિઝનેસ મીડિયા દ્વારા લેવામાં આવ્યું છે અને બ્રોકનું બીજું મહત્વનું પુસ્તક "ધ પ્રેક્ટિકલ યુઝ ઓફ ફ્રેક્ચર મિકેનિક્સ" તો આ બધા જ સંદર્ભોમાં લેખકનું નામ પ્રકાશક અને પ્રકાશનનું વર્ષ લખવા જરૂરી છે અને વિનતી કરું છું કે તે લખજો આ સંદર્ભોના તમારા લખાણને ઝડપી બનાવશે શીર્ષક તમે હંમેશા ઇન્ટરનેટ પરથી શોધી શકો છો પછી બીજું પુસ્તક ગડોટોસ દ્વારા બની છે "ફ્રેક્ચર મિકેનિક્સ એન ઈન્ટ્રોડક્શન" અને આ દરેક પુસ્તક તમને ફ્રેક્ચર મિકેનિક્સનો અલગ સ્વાદ પૂરો પાડે છે તમે જાણો છો એ રીતે કે મેં જે સમજવાનો પ્રયાસ કર્યો છે તે આ બધા પુસ્તકોનું એક સમૂહ છે તેમણે જે પણ વિચારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તે તમારા માટે અમુક મુદ્દાઓને ગાણિતિક વિકાસમાં તે બંનેની પ્રશંસા કરવા માટે તેમજ તેને અનુકૂળ ઢાંચામાં રજૂ કરવામાં આવી છે તમે વિહંગાવલોકનમાં વિચારી રહ્યા હશો કે આપણે વધુ મુદ્દાઓને સાંભળી રહ્યા છીએ આપણે ટૂંક સમયમાં ગણિતમાં પ્રવેશીશું જેમાં તમને ગણિત ખૂબ જટિલ લાગશે આપણે જાણીએ છીએ કે આપણી પાસે અન્ય ઘણા પુસ્તકો પણ છે આ પણ સૂચિબદ્ધ છે હેલનનું એક પુસ્તક છે જે ઇન્ટ્રોડક્શન ટુ ફ્રેક્ચર મિકેનિક્સ પર છે આ અત્યંત ગાણિતિક અને નોટ દ્વારા એક પુસ્તક બન્યું છે મેગ્યુડ દ્વારા પણ એક પુસ્તક બન્યું છે તે મોટે ભાગે વ્યવહારુ એપ્લિકેશનો ઉપર છે તમારી પાસે ખૂબ જ મહત્વપૂર્ણ તણાવ તીવ્રતા પરિબળો પરની હેન્ડબુક છે ફ્રેક્ચર મિકેનિક્સની ચર્ચા કરતી વખતે જુઓ કે આપણે પહેલાથી જ જોયું છેઆપેલ ભૂમિતિ માટે તણાવની તીવ્રતાના પરિબળો શોધવાની જરૂર છે તણાવ એકાગ્રતા પરિબળો માટે જૂના દિવસોમાં તમારી પાસે સેવિનનું એક ખૂબ જ પ્રખ્યાત પુસ્તક હતું તે વિવિધ સમસ્યાઓ માટે તણાવ એકાગ્રતા ડેટા પ્રદાન કરે છે સમાન પર મુરાકામીએ તણાવ તીવ્રતા પરિબળોની હેન્ડબુક સાથે બહાર આવ્યું છે તેનું વોલ્યુમ 1 અને 2 પણ ઉપલબ્ધ છે આપણી પુસ્તકાલયમાં આ પુસ્તક ઉપલબ્ધ છે જ્યારે પણ તમને કોઈ સમસ્યા હોય જેના માટે તમારે તણાવની તીવ્રતાના પરિબળને જાણવાની જરૂર હોય ત્યારે તમે આ પુસ્તક જોઈ શકો છો જો તમારી પાસે હોય તો તેની સાથે આગળ વધી શકો છો જો તમારી પાસે તે ન પણ હોય તો સંખ્યાત્મક અથવા પ્રાયોગિક અભિગમ માટે જાઓ છો છેલ્લે તમારી પાસે એન્ડરસનનું પુસ્તક હશે આ એક પ્રકારના જ્ઞાનકોશ જેવું છે તે ફ્રેક્ચર મિકેનિક્સમાં ઘણા બધા વિષયોને આવરી લે છે અને આ પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે મારા પ્રમાણે તેને પાઠ્ય પુસ્તક કરતાં સંદર્ભ તરીકે વધારે ઉપયોગ કરી શકીએ છીએ તિરાડની વૃદ્ધિ અને ફ્રેક્ર્ચર મીકેનીક્સ હવે આપણે તિરાડની વૃદ્ધિ અને ફ્રેક્ચર મિકેનિઝમ્સ માટે આગળના પ્રકરણ પર આગળ વધીએ છીએ તમે જાણો છો કે તમે ફ્રેક્ચર મિકેનિક્સ પર ખૂબ લાંબા નિરીક્ષણ પછી સમજી ગયા છો કે તિરાડ પોતે જ આંશિક નિષ્ફળતામાં જાય છે સેવા અને પર્યાવરણીય પરિસ્થિતિઓને કારણે તિરાડ વધી શકે છે અને તે ગંભીર બની શકે છે એક જટિલ પ્રકારની તિરાડ ફ્રેક્ચર તરફ લઈ જઈ શકે છે જેના પરિણામે સામગ્રી અલગ થઈ શકે છે એ રીતે આપણે ફ્રેકચર મિકેનિક્સના નિરીક્ષણમાં ખૂબ કાળજીપૂર્વક વિકસાવ્યું છે તમે તે જ્ઞાન સાથે પ્રારંભ કરો છો અને આપણે તિરાડની વૃદ્ધિ અને ફ્રેકચર વચ્ચે સૂક્ષ્મ તફાવત કરીશું તિરાડની વૃદ્ધિ એ ધીમી પ્રક્રિયા છે જ્યારે ફ્રેકચર એ અતિ ઝડપી પ્રક્રિયા છે તે ખૂબ જ ઝડપથી થાય છે આપણે આ એનિમેશનને નજીકથી જોઈશું ફ્રેક્ચર પછી તિરાડ વૃદ્ધિનો તબક્કો બતાવે છે અને તમે તેને કાળજીપૂર્વક જુઓ તમારી પાસે આ ડાઇ પેનિટ્રેશન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે તમે તિરાડની વૃદ્ધિ સપાટી જુઓ છો જે ગુલાબી રંગની છે તિરાડ વધ્યા પછી આ સામગ્રીમાં ફ્રેક્ચર થઈ જાય છે અને જો તમે તેને ધ્યાનથી જોશો તો 45 ડિગ્રી પર છે આને શીયર લિપ કહેવામાં આવે છે તિરાડની વૃદ્ધિ સાથે કામ કરતી ચોક્કસ પદ્ધતિઓની પ્રશંસા કરવા માટે આપણે તેને વિગતવાર જોઈશું હું આગળ વધું એના પહેલાં એ પણ દર્શાવવા માંગુ છું કે સ્થિર ફ્રેકચર શક્ય છે આપણે કહ્યું એ રીતે તીરાડની વૃદ્ધિ એક ધીમી પ્રક્રિયા છે જ્યારે ફ્રેકચર એ અતિ ઝડપી પ્રક્રિયા છે તમારી પાસે બીજી ઘટના એ વિમાનના તણાવની પ્લેટના કિસ્સામાં પણ સ્થિર ફ્રેકચર જોવા મળે છે જો કે સ્થિર ફ્રેકચર તરત જ અસ્થિર ફ્રેકચર દ્વારા અનુસરવામાં આવે છે તમે જાણો છો કે હું તમારા ગાણિતિક વિકાસ માટે એક સારો વૈચારિક પાયો વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કારણ કે તમારે જાણવાની જરૂર છે કે ત્યાં તિરાડ છે કે નહી તિરાડની વૃદ્ધિ અને ફ્રેકચર છે કે નહી ફ્રેકચરમાં લોકોએ સ્થિર ફ્રેકચરનું અવલોકન કર્યું છે અને જ્યારે તમે વાસ્તવમાં તૂટેલા નમુનાને જોવો છો ત્યારે તમે જોશો કે ત્યાં એક શીઅર લીપ છે અને શીઅર લીપને સમજવા માટે થોડો સમય પસાર કરવો યોગ્ય છે આવું પરંપરાગત તણાવનાં પરીક્ષણમાં જ જોવા મળે છે નેકીંગમાં શીઅર લિપ તમારી તેના પર એક નજર હશે ચાલો આપણે પરંપરાગત તણાવ પરીક્ષણ પર પાછા જઈએ તમારી પાસે એક નમૂનો છે જે ખેંચાય જાય છે ફ્રેક્ચરના અંતિમ તાણ શક્તિ સુધી પહોંચી ગયુ છે એના પછી તમે જોશો કે ત્યાં ગળા ઉપરની સામગ્રી અલગ અલગ થઈ ગઈ છે ગળાનું કારણ શું છે ગળા ઉપર કેવી રીતે પ્રતિકૃતિ કરી શકાય અહિયાં જે હું બતાવવા જઈ રહ્યો છું તે એક જ સરળ પ્રતિકૃતિ છે વાસ્તવમાં તે ગરદનના કિસ્સામાં આંતરિક ખામી હોય છે જે નમુનાની લંબાઈ સાથે નિર્દેશ કરે છે જ્યાંથી ગરદન શરૂ થશે એમાં શું થાય છે તમારી પાસે આંતરિક ખામી છે જેને ગરદનને ત્યાંથી અટકાવે છે આ ખામી કદમાં વધતી જાય છે અહીંયા તમે જુઓ છો કે લાલ રંગમાં બતાવવામાં આવ્યુ છે અને થોડા સમય પછી તમે અચાનક જોશો કે તમારી પાસે 45 ડિગ્રી પર શીયર નિષ્ફળતા છે સામગ્રીનું વિભાજનના નમૂનાના કેન્દ્રથી શરૂ થાય છે અને બહારની તરફ આગળ વધે છે અને તમારી પાસે બંને બાજુ શીયર લિપ છે આપણે એનિમેશનને ભરેલું જોઈશું આ એક સંભવિત સમજૂતી આપે છે કે કેવી રીતે ગરદન બાજુને જોઈ શકાય છે આ સ્લાઇડમાં શું બતાવે છે સિમ્યુલેશનમાં નમૂનાના કેન્દ્રમાં નેકીંગ થયું છે આવું હોવું જરૂરી નથી હું તમને તાણ પરીક્ષણમાં કરવામાં આવેલી વાસ્તવિક સામગ્રીની નિષ્ફળતામાંથી ઉદાહરણો બતાવવા જઈ રહ્યો છું તમારી પાસે એક ઉદાહરણ છે તમારી પાસે બીજું ઉદાહરણ છે આ એલ્યુમિનિયમનો નમૂનો છે ત્રીજું ઉદાહરણ સ્ટીલ પર છે આ સમયના વિવિધ બિંદુઓ પર કરવામાં આવે છે જે આ નમુનાઓ દર્શાવે છે કે ગળાનું સ્થાન અલગ હોઈ શકે છે તમે જોશો કે સિમ્યુલેટેડ પરીક્ષણના નમૂનાના કિસ્સામાં તે બરાબર કેન્દ્રમાં હોય છે બીજી તરફના નમૂનામાં તે વધુ કે ઓછું કેન્દ્રમાં હોય છે તે સહેજ બંધ થયેલું છે આમ તો આ પકડની ખૂબ નજીક છે કારણ કે આપણે જોયું છે કે ખરેખર ગરદન હોવાનું કારણ શું છે તમે તેની પ્રશંશા કરવાની સ્થિતિમાં છો કારણ કે તમારી પાસે આંતરિક ખામીઓ છે જે નક્કી કરે છે કે નેકીંગ કઈ જગ્યા એ થાય છે તમે સમજી શકો છો કે તે નમૂનાની લંબાઈની સાથે જ થઈ શકે છે મારું ધ્યાન નેકીંગના કિસ્સામાં પણ શીયર લિપની પ્રશંસા કરવાનું મન થાય છે આપણે તેના પર નજર છે તમારી પાસે ખરેખર કપ અને શંકુ પ્રકારનું ફ્રેક્ચર છે તમે અહીંયા વધારે કે ઓછા સપાટ ભાગને જોઈ શકો છો અને તે 45 ડિગ્રી પર છે આ ચારેય બાજુ એ છે આ એક ગોળાકાર નમૂનો છે આ એક કપ જેવું બને છે અને તમારી પાસે શંકુ જેવું પણ છે વાસ્તવમાં જ્યારે આપણે તિરાડની વૃદ્ધિ અથવા ફ્રેક્ચર માટેના વિવિધ પ્રતિકૃતિને સમજવા માંગતા હોઈ ત્યારે આપણે ઘણા વૈચારિક વિકાસ માટે વારંવાર શીયર લિપ પર પાછા ફરીશું આ તેનું એક દૃશ્ય છે હું એવું ઈચ્છું છું કે તમે શક્ય એટલું ચિત્ર બનાવો તમે આ બધી નાની નાની વિગતોની નકલ કરી શકશો નહીં ઓછામાં ઓછું તમે જે જુઓ છો તેના જેવા શંકુનો દેખાવ અને કપ ને તમે સ્થાનિક પ્લાસ્ટિક વિકૃતિમાં જોઈ શકો છો હું એક જ નમૂના માટે અલગ અલગ મંતવ્યો ધરાવો છો તમારી પાસે ટોપનું દૃશ્ય છે તો આ તમારી પાસે કપ છે અને તમારી પાસે શંકુ છે અને એક સરસ સાઈડનું દ્રશ્ય છે એવું બતાવે છે તમને નેકીંગનો પ્રદેશ ખૂબ જ સ્પષ્ટ રીતે દેખાય છે અહિયાં આ કપ અને શંકુની નિષ્ફળતા છે વાસ્તવમાંઆને પ્રયોગશાળામાં વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા પ્રયોગોમાંથી લેવામાં આવેલો છે જે પણ નમુનાઓ ઉપલબ્ધ હતા આપણે તેને એકસાથે મૂકીએ છીએ અને તમને એવું લાગે છે કે કપ અને તાણ પરીક્ષણના કિસ્સામાં શંકુની નિષ્ફળતા પારખી શકાય તેવી છે તમારી પાસે અનિવાર્યપણે શીયર લિપ છે આપણે તેનો ઉપયોગ નબળા તેમજ નરમ ફ્રેકચર માટેની પ્રતિકૃતિને વિકસાવવા માટે કરીશું આપણે તિરાડની વૃધ્ધિની રચનાને જોઈશું તમે નબળાઈથી ખૂબ પરિચિત હશો અને ચક્રીય લોડિંગના કારણે નબળું પડે છે જ્યારે પણ લોકો તિરાડની વૃદ્ધિ વિશે વિચારે છે ત્યારે તેઓ તરત જ કૂદી પડે છે અને કહે છે કે નબળાઈથી બધી તિરાડો વધે છે તમારે જે ધ્યાનમાં રાખવું પડશે તે નબળાઈ એ તિરાડની વૃદ્ધિ માટેની એક પદ્ધતિ છે અને તે વ્યાપકપણે પ્રચલિત છે તેમાં કોઈપણ પ્રકારનું નુકસાન નથી જ્યારે તમારી પાસે તિરાડની વૃદ્ધિ છે એવું અનુભવ થાયત્યારે તે તિરાડ નબળાઈથી થયેલી હોઈ શકે તે બધુ બરાબર છે પરંતુ તે એકમાત્ર રચના નથી તે ધ્યાનમાં રાખવાનું છે તિરાડ એ સ્ટ્રેસ કોરોઝન ક્રેકીંગ દ્વારા પણ વધી શકે છે જેને સંક્ષિપ્તમાં SCC તરીકે ઓળખવામાં આવે છે આમાં શું થાય છે તમારી પાસે વૈકલ્પિક તણાવ નથી પરંતુ તમારી પાસે સતત સ્થિર પ્રકારનો તણાવ છે પરંતુ સમગ્ર નમૂનો એ આક્રમક વાતાવરણ હેઠળનો છે તે આક્રમક વાતાવરણ અને સતત સ્થિર તાણનું સંયોજન છે જે સ્ટ્રેસ કોરોઝન ક્રેકીંગ તરફ દોરી જાય છે પછી તમારી પાસે બીજી ઘટના બની શકે છે તે ક્રિપ તરીકે ઓળખાય છે આમાં તમે ઉચ્ચ તાપમાન હેઠળ સ્થિર તાણને જાળવી રાખ્યું છે વ્યવહારમાં તમને જે પણ મળશે તે આનું સંયોજન જ હશે વ્યક્તિગત રીતે જ્યારે તમે અભ્યાસ કરો છો ત્યારે તમે જોઈ શકો છો કે નબળાઈમાં શું થાય છે એસસીસીમાં શું થાય છે ક્રીપમાં શું થાય છે વ્યવહારમાં તમારી પાસે આનું સંયોજન પણ હોઈ શકે છે તમે કરી શકો છો જે કાટ નબળાઈ ક્રિપ નબળાઈ તરીકે ઓળખાય છે તે કાટ અને નબળાઈનું સંયોજન છે જેને તમે કાટ અને નબળાઈ તરીકે કહી શકો છો ક્રીપ અને નબળાઈના સંયોજનને તમે ક્રીપ નબળાઈ તરીકે કહી શકો છો તમારી પાસે પ્રવાહી ધાતુની ભંગાણ હોઈ શકે છે ત્યાં ઘણી તિરાડ વૃદ્ધિની પદ્ધતિઓ હોઈ શકે છે આપણે સમજવાની જરૂર છે મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે તમારે માળખાની અધોગતિના મીકેનીઝમને જાણવાની જરૂર છે તે તમારા માટે નુકસાન સહિષ્ણુની ડિઝાઇન સંબંધિત મુદ્દાઓને વિકસાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યાં સુધી તમે અધોગતિ મિકેનિઝમને સમજતા નથી ત્યાં સુધી તમે યોગ્ય પદ્ધતિઓ વિકસાવવાની સ્થિતિમાં નહીં રહી શકો આપણે તિરાડની વૃદ્ધિની મિકેનિઝમ જોઈ છે આપણે ફ્રેક્ચર મિકેનિઝમ એ શું છે તે પણ જોઈશું તમે બરડ ફ્રેક્ચર અથવા ક્લીવેજ ફ્રેક્ચર માટે કરી શકો છો આપણે દરેકને વિગતવાર જોઈશું તેમાં નરમ ફ્રેક્ચર છે જેને ફાટવાની પ્રક્રિયા પણ કહેવાય છે આપણે આ દરેકને વિગતવાર જોઈશું બરડ ફ્રેક્ચર ખૂબ જ ઝડપી છે નરમ ફ્રેક્ચર પણ પરંપરાગત દૃષ્ટિકોણથીઝડપી છે પરંતુ બરડ ફ્રેક્ચરની તુલનામાં તે ધીમું છે નબળી તિરાડ વૃદ્ધિની પ્રતિકૃતિ જ્યારે પણ તમે તિરાડની વૃદ્ધિને જુઓ છો ત્યારે એમાં ફ્રેકચર એ ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે પછી ભલે તે બરડ હોય કે નરમ હોય તે માત્ર વિગતો પર ધ્યાન આપે છે તે બંને ઝડપી પ્રક્રિયાઓ છે બરડ ફ્રેકચરના તુલનામાં નરમ ફ્રેકચર સહેજ ધીમું છે આપણે તેમાં શું જોઈશું પ્રથમ આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે નબળાઈને કારણે તિરાડ કેવી રીતે વધે છે આપણે આના માટે એક પ્રતિકૃતિને વિકસાવીશું ઇંગ્લિસ દ્વારા મળેલા ઉકેલને જોયા પછી તમે સહેમત થશો કે ખૂબ ઓછા ભારમાં પણ ઉચ્ચ તાણવળી સાંદ્રતાને કારણે તિરાડ સંકેત પર ખુબજ પ્લાસ્ટિકની વિકૃતિ થાય છે તમે જાણો છો કે હું નબળી તિરાડ વૃદ્ધિના પ્રતિકૃતિ માટેના પગલાંઓનો ક્રમ બતાવવા જઈ રહ્યો છું આ પગલાંઓનું અવલોકન કર્યા પછી આપણે એનિમેશન પર જઈશું તિરાડ વધવા માટેનું કારણ શું હોય છે તે સમજણને સ્પષ્ટ કરીશું પ્રથમ સ્લાઇડના આ ભાગમાં પ્રસ્તુત મુદ્દાઓ પર ધ્યાન આપો અને હું એવું ઈચ્છું છું કે તમે આનું ચિત્ર બનાવો માત્ર સમજાવવા માટે તણાવ પરીક્ષણના કિસ્સામાં શીયર લિપ પર ધ્યાન કેન્દ્રિત કરો તમારી પાસે કપ અને શંકુ બંને છે અહીંયા મહત્વની બાબત એ છે કે તમારી પાસે 45 ડિગ્રી પર શીયર લિપ છે હવે મારી પાસે તિરાડ છે તેના કારણે ભાર લાગુ કરવામાં આવે છે તમારી પાસે તિરાડ સંકેતની નજીકમાં પ્લાસ્ટિકની વિકૃતિ હોય છે જે શીયર તણાવને કારણે અણુ વિમાનો લપસી જાય છે તો એમાં શું થાય છે આ સરકી જાશે અને તમારી પાસે તિરાડનું વિસ્તરણ થાય છે અને આવી ઘટનાઓ પ્રશંષાયુક્ત વિમાનોમાં બની શકે છે જુઓ મારું ધ્યાન વૈચારિક રીતે બતાવામાં છે ધાતુ દ્વારા તિરાડ ઝિપિંગથી વિપરીત નબળાઈને કારણે તિરાડની વૃદ્ધિની સંભાવના છે જ્યારે તે ખૂબ જ ઝડપથી આગળ વધે છે ત્યારે તે ફ્રેકચર કહેવાય છે હવે આપણે જે જોઈશું તે વ્યાજબી રીતે એક સારા પ્રતિકૃતિને જોવાનું છે જેમાં પુનરાવર્તિત લોડિંગને કારણે તિરાડ કેવી રીતે વધે છે એ સમજાવે છે પ્રથમ વસ્તુ જે થાય છે તેને તમારે ઓળખવું પડશે તિરાડ સંકેત પર પ્લાસ્ટિક વિકૃતિ થાય છે અને તેના કારણે અણુ વિમાનો સ્લિપ થઇ જાય છે તે પૂરક વિમાનોમાં પણ થઈ શકે છે આ વસ્તુ જ આગળના ચિત્રમાં બતાવવામાં આવ્યું છે અહિયાં તિરાડ સ્લિપને કારણે જોશો કે તિરાડ આના જેવો જ આકાર લે છે આનું સારું ચિત્ર બનાવો છો આ તમને એક વૈચારિક પ્રશંસા આપશે નબળાઈના કિસ્સામાં તિરાડ કેવી રીતે વધે છે તમે ફ્રેકચરમાં જે અનુભવો છો તેનાથી તે વિપરીત છે સાથે સાથે જે લોકોએ આ દોર્યું છે તેઓ આ એનિમેશન પણ જોઈ શકે છે આને 2 3 વખત જોવાથી તમારો મુદ્દો સ્પષ્ટ થઈ જશે તો તમે જે શોધો છો તે તિરાડ છે જે મૂળરૂપે જેવી જ છે જ્યારે તમે તેને ઓળખો છો ત્યારે તે તેનો આકાર લે છે પૂરક વિમાનો પર સ્લિપ હોઈ શકે છે તેમ છતાં તમારે તેને ઓળખવું જોઈએ કે તમારી પાસે પ્લાસ્ટિકની વિકૃતિ છે કે નહી તેમાં કંઈપણ તીક્ષ્ણ રહી શકતું નથી પ્લાસ્ટિકની વિકૃતિ તેને વિકૃત કરશે તમે વ્યાજબી રીતે અનુમાન કરી શકો છો કે તિરાડ પોતે જ મંદ પડી જાય છે તમે જે શોધ્યું છે તે ઇંગ્લિસના સોલ્યુશનના જ્ઞાનથી તીવ્ર તિરાડ મળી હતી તમે અનુમાન કરી શકો છો કે તણાવ એ ખૂબ જ વધારે અને ખૂબ નાના બાહ્ય ભાર માટે પણ હોય છે તેના કારણે પ્લાસ્ટિકની વિકૃતિ થાય છે પ્લાસ્ટિકની આ વિકૃતિ લપસવાનુંનું કારણ બને છે અને તમને પ્રશંષાયુક્ત વિમાનોમાં સ્લિપ મળે છે પછી છેલ્લે જોશો કે અમુક અંતરે તિરાડ વધી જાય છે અને તે પ્લાસ્ટિકના વિરૂપતાને કારણે મંદ પડી ગયું છે આ બધું લોડિંગ દરમિયાન થાય છે જ્યારે ભાર દૂર કરવામાં આવે છે જ્યારે તમે ચક્રમાંથી પસાર થાઓ છે ત્યારે તિરાડ સંકેત તીક્ષ્ણ બને છે કારણ કે જ્યારે તમારી પાસે ચક્રીય લોડિંગ હોય છે ત્યારે તે ઉપર અને નીચે ખસે છે જ્યારે લોડિંગ દૂર કરવામાં આવે છે ત્યારે તિરાડ તીક્ષ્ણ બને છે પછી સમગ્ર પ્રક્રિયાને અનુગામી ભાર ચક્ર માટે પુનરાવર્તિત કરવામાં આવશે તમે જાણો છો કે અહિયાં હું શું બતાવવા જઈ રહ્યો છું એનિમેશન આ રીતે જુઓ છો પછી હું તેને મોટુ કરીશ કેમકે તમે લોડિંગ સ્પષ્ટપણે જોઈ શકો છો લોડિંગના તબક્કા દરમિયાન અંતે તિરાડ આગળ વધે છે તે મંદ બની જાય છે પછી જ્યારે તેને ઉતારવામાં આવે છે ત્યારે તે તીક્ષ્ણ બને છે તમે એનિમેશનના આ સ્તર પર લોડિંગ અનલોડિંગ જોઈ શકો છો ધારો કે હું મોટું કરીને દેખાડું તો તિરાડ સંકેત પર શું થાય છે એ જોશો તમારે તેને ઓળખવું પડશે આ ખૂબ જ વિસ્તૃત ચિત્ર છે તે માઇક્રોન્સના સ્તરમાં છે નબળાઈમાં તિરાડની વૃદ્ધિની પ્રશંસા કરવા માટે વાજબી પ્રતિકૃતિ કઈ છે તે સમજાવવા માટે આપણે તેને ઘણી વખત વિસ્તૃત કર્યું છે અહિયાં તમે લોડિંગ તબક્કા દરમિયાન જોઈ શકો છો કે પૂરક વિમાનોમાં સ્લિપ અને સ્લિપ દ્વારા તિરાડ આગળ વધે છે તે તીક્ષ્ણ બને છે પછી તે મંદ બની જાય છે જ્યારે તમે અનલોડીંગ કરો છો ત્યારે તિરાડ તીક્ષ્ણ બની જાય છે પછી આખી પ્રક્રિયા શરૂ થાય છે આખી પ્રક્રિયા ફરીથી શરૂ થાય છે અહીંયા જે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે ડેલ્ટા છે તમે જેને દરેક ચક્ર પછી જુઓ છો તે થોડું અલગ પ્રકારનું છે ઘણા ચક્રના કારણે તિરાડ મોટી બની જાય છે તણાવ પણ ખૂબ વધારે છે તો જેમ જેમ તિરાડ વધે છે તેમ તેમ વધારો પણ વધુ ને વધુ મોટું થતો જાશે તમારા માટે એક્સ્ટ્રાપોલેટ કરવું સરળ છે વાસ્તવમાં એક અસાઇનમેન્ટ શીટમાં જાઓ અને માઇક્રોગ્રાફ ઉપર પ્રક્રિયા કરીને તિરાડની વૃદ્ધિનો દર શોધી શકીએ છીએ હવે હું તમારું ધ્યાન તે પ્રતિકૃતિ પર દોરવા જઈ રહ્યો છે ત્યાં તિરાડ સંકેત બ્લન્ટિંગ છે અને એ પછી જ્યારે તેને અનલોડ કરવામાં આવે છે ત્યારે તે તીક્ષ્ણ બની જાય છે તિરાડ લોડ કરવાથી મોટી થઈ જાય છે તે મંદ પડી જાય છે અને જ્યારે હું અનલોડિંગ કરું છું ત્યારે તે તીક્ષ્ણ બની જાય છે આને સામાન્ય બુદ્ધિ કહેવાય છે આને વાસ્તવિક સામગ્રી પર થોડા અવશેષ છોડવો જોઈએ કારણ કે તે ખોલવાનું બંધ કરે છે બંધ કરવાની પ્રક્રિયાને ખોલવાની છે તે મંદ અને તીક્ષ્ણ થવું જોઈએ હકીકતમાં લોકોએ પોસ્ટમોર્ટમ કર્યું છે અને તમારી પાસે જે પણ પ્રતિકૃતિ છે તેને સમજી લીધી છે ખરેખર આવી પ્રતિકૃતિને સ્ટ્રાઇએશન તરીકે ઓળખવામાં આવે છે તેને જોઈને સમજાવી શકાય છે સ્ટ્રાઇએશન તો સ્ટ્રાઇશન્સ શું છે સ્ટ્રાઇશન્સ એ ખૂબ જ નજીકના અંતરે આવેલા નાના પટ્ટાઓ છે જે અમુક સમયે તિરાડની ટોપને ઓળખે છે તમારી પાસે નમુનામાં જોવા મળતી લાક્ષણિક સ્ટ્રાઇશન્સ છે વિનય વિવેક એ તળિયે આપવામાં આવે છે અને તમારે સ્તર પણ જોવું જોઈએ તે બે પ્રકારના માઇક્રોન છે આ ટૂંકું અંતર એ બે માઇક્રોનનું છે બે માઇક્રોનની અંદર તમારી પાસે 1 2 3 4 સ્ટ્રાઇશન્સ જોવા મળે છે અને હું સ્પષ્ટતા માટે આ ચિત્રને પણ વિસ્તૃત કરીશ અને તેનું ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરીશ શા માટે આ પટ્ટાઓ બનાવામાં આવ્યા છે આ પટ્ટાઓ વારંવાર ખોલવા અને બંધ થવાને કારણે બને છે જ્યારે આપણે નબળાઈનું પ્રતિકૃતિ વિકસાવી હતી ત્યારે આપણે તે જોયું હતું આપણે ખોલવાને અને બંધ કરવાને પુનરાવર્તિત કરીએ છીએ તમે તેને નરી આંખે જોઈ શકતા નથી તમારે તેમને ફક્ત ખૂબ જ ઊંચા વિસ્તરણ પર જોવું પડશે આ નમૂનો હસ્તાક્ષર ધરાવે છે તમે શોધી શકો છો કે લોડિંગનો કયો પ્રકાર છે અહીંયા ઓવર લોડ હોઈ શકે છે લોડ નું પુનરાવર્તિત થાય છે તમે શોધો કે અહીંયા એક શિફ્ટ છે ત્યાં ખૂબ લાંબી તિરાડની વૃદ્ધિ છે તે તમામ પ્રકારના વિશ્લેષણ ધાતુશાસ્ત્રીઓ કરે છે હવે આપણે જોયું કે ત્યાં સ્ટ્રાઇશન્સ રચાય છે હવે તમારી પાસે નબળી તિરાડની વૃદ્ધિ ની પ્રતિકૃતિથી સમજૂતી મળે છે કે શા માટે સ્ટ્રાઇશન્સ રચાય છે તે સમજાવી શકાય તેવું છે બધી તિરાડની સપાટીઓમાં તમે સ્ટ્રાઇશન્સ તરફ આવો છો માઇક્રોસ્કોપિકના સ્તરે આ એક મહત્વપૂર્ણ હસ્તાક્ષર છે પરંતુ તે સામગ્રી પર અને સામગ્રીની રચના પર પણ આધાર રાખે છે જો સ્ટ્રાઇશન્સ જોવામાં ન આવે તો તિરાડ વૃદ્ધિ ન થઈ હોય તો તમે દલીલ કરી શકતા નથી મોટાભાગની પરિસ્થિતિઓમાં તમે સ્ટ્રાઇશન્સમાં આવો છો ત્યારે તેમાં સામગ્રીની રચનાના આધારે અમુક અપવાદો હોય છે તેમાં સ્પષ્ટ સ્ટ્રાઇશન્સ રચાયા ન હોઈ શકે તો તમારે આ પણ ધ્યાનમાં રાખવાનું છે બીચમાર્ક્સ હવે આપણે આગળ વધીએ બીચમાર્ક્સ શેના માટે ઓળખાય છે સ્ટ્રાઇશન્સથી તે વિપરીત છે બીચમાર્ક્સ એ મેક્રોસ્કોપિકલી દેખાય છે તમારે બીચમાર્ક્સ અને સ્ટ્રાઇશન્સ વચ્ચે મૂંઝવણ ન કરવી જોઈએ જ્યારે નબળી તિરાડની વૃદ્ધિમાં વિક્ષેપ આવે છે ત્યારે આ બીચમાર્ક્સ રચાય છે તેનો અર્થ એ થાય છે કે તમે મશીનને ઘણા કલાકો સુધી ચલાવો છો અને તેને એક કે બે દિવસ માટે બંધ કરો છો અને પછી ફરીથી ચાલુ કરો છો અને પછી તેને ઘણા દિવસો સુધી ચલાવો છો પછી તેને બંધ કરો આ બધા નમૂનામાં હસ્તાક્ષર છે જેનાથી તમે પોસ્ટમોર્ટમ કરી શકો વ્રુક્ષના કિસ્સામાં જોયે તો તેઓ એવું જાણવા માંગતા હોય છે કે વૃક્ષની ઉંમર કેટલી હોય છે તો તેઓ એમ્બેડ કરેલા વર્તુળોને જોશે તમે જઈ શકો છો અને વૃક્ષની ડેટિંગ કરી શકો છો જ્યારે કોઈ માળખું બાહ્ય ભારને આધારે હોય ત્યારે અમુક પ્રકારની કુદરતી ઘટના બને છે આપણને લાગે છે કે તે અંદર છે તે અંદર નથી તેની પાસે એક પ્રકારની બુદ્ધિ પણ છે તે પોતાની જાતને વ્યક્ત કરી રહ્યો છે કે આવી રીતે મને ભાર આપવામાં આવ્યો છે હું આ બધી માહિતીને વહન કરું છું ધાતુશાસ્ત્રીઓ તેમના પોસ્ટમોર્ટમનું વિશ્લેષણમાં આ બધું કરે છે સામાન્ય યાંત્રિક ઇજનેરને સ્ટ્રાઇશન્સ શું છે તે શબ્દ ક્યારેય સાંભળ્યો નથી એકવાર તમે ફ્રેક્ચર મિકેનિક્સનો અભ્યાસક્રમ લીધો છે તમારી પાસે ભૌતિક વિજ્ઞાન માટે ચોક્કસ મૂળભૂત સિધ્ધાંત હોવા જરૂરી છે જે તમને ફ્રેક્ચર મિકેનિક્સમાંથી વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે એ જ કારણથી સ્ટ્રાઇશન્સ શું છે તે વસ્તુને સમજાવવા માટે થોડો સમય ફાળવવો પડશે હવે આપણે બીચમાર્ક્સ જોઈ રહ્યા છીએ મારી પાસે આનું એક સરસ ચિત્ર પણ છે અહીંયા ફરીથી શીઅર લિપ દ્વારા નિષ્ફળતાઓ મળે છે આ હંમેશા 45 ડિગ્રી પર બતાવવામાં આવે છે હું ઈચ્છું છું કે તમે તેનું ચિત્ર બનાવો આમાં તમારી પાસે નબળી તિરાડની ઉત્પત્તિ છે ત્યાં એક નબળો વિસ્તાર છે અને એક ભંગાણ વિસ્તાર છે નબળા ક્ષેત્રમાં ઘણા અંતર્મુખ ચિહ્નો મળ્યા છે જે ક્લેમ શેલ્સ તરીકે ઓળખાય છે તેઓ ખરેખર ચિન્હને બંધ કરે છે તેમની પાસે બીચમાર્ક્સ નામ પણ છે જો આ ભાગને સતત ચલાવવામાં આવે છે તો સેવામાં માત્ર ટૂંકા વિક્ષેપોની સાથે બીચમાર્ક્સ હાજર રહેશે નહીં જ્યારે તમને વિશિષ્ટ બીચમાર્ક્સ મળે ત્યારે મશીન અટકે અને પુનઃસંચાલન થાય ત્યારે જ તમારે જાણવું પડશે કે સ્ટ્રાઇશન્સ શું છે આ બીચમાર્ક્સની વચ્ચે તમારી પાસે તેમાના હજારો હોઈ શકે છે તેઓ માત્ર માઈક્રોસ્કોપની નીચે જ જોઈ શકાશે માત્ર ખૂબ ઊંચા વિસ્તરણ હેઠળ તેઓ દેખાય છે તમારે સ્ટ્રાઇશન્સ શું છે અને બીચમાર્ક્સ શું છે તે વચ્ચેનો તફાવત બનાવો પડશે અને આ તે જ છે જેના પર ફરીથી ભાર મૂકવામાં આવ્યો છે બીચમાર્ક્સને સ્ટ્રાઇશન્સ સાથે ભેળસેળ ન કરવી જોઈએ જો કે તેઓ એક જ તિરાડની સપાટી પર વારંવાર હાજર હોય છે માઈક્રોસ્કોપિક બીચમાર્ક્સની દરેક જોડી વચ્ચે હજારો માઇક્રોસ્કોપિક સ્ટ્રાઇશન્સ હોઈ શકે છે આનું એક સારું ચિત્ર બનાવો અને સ્ટ્રાઇશન્સ અને બીચમાર્ક્સ વચ્ચેનો તફાવત બનાવો તમારી પાસે બીચમાર્ક્સ વચ્ચે હજારો સ્ટ્રાઇશન્સ હોય છે આ સમજાવે છે કે નબળાઈ દ્વારા તિરાડ વૃદ્ધિની પદ્ધતિ શું છે હવે આપણે સ્ટ્રેસ કોરોઝન ક્રેકીંગ જેને SCC તરીકે સંક્ષિપ્તમાં કહેવાય છે એમાં આગળ વધીએ છીએ આપણે પહેલેથી જ નોંધ્યું છે કે SCC તાણયુક્ત તણાવ અને કાટ લાગતા વાતાવરણના સંયુક્ત પ્રભાવથી પ્રેરિત થાય છે તાણયુક્ત તણાવ ક્યાં આવે છે ઘણી યાંત્રિક એસેમ્બલીઓમાં જુઓ કે તમારી પાસે દખલગીરીમાં યોગ્ય છે આ હસ્તક્ષેપ બંધબેસતા સ્થાનિક તાણયુક્ત તણાવ વિસ્તારનું કારણ બની શકે છે અથવા જો તમારી પાસે મોટા કદની ખુંટી છે તેનો સારાંશ અહીંયા આપવામાં આવ્યો છે જરૂરી ટેન્સીલ તણાવ સીધા લાગુ પાડવા માટે તણાવના સ્વરૂપમાં અથવા એસેમ્બલીમાં વપરાતા મોટા કદની ખુંટી જેવા બાકી રહેલા તણાવના સ્વરૂપમાં હોઈ શકે છે આ સામાન્ય રીતે અવગણવામાં આવે છે જો તમે કોઈ કંપનીમાં જાવ તો જુઓ કે જો તેઓ હસ્તક્ષેપ દ્વારા કોઈ ભાગને બનાવે છે ત્યાં તેઓ ઓળખતા પણ નથી તે હસ્તક્ષેપના નજીકના વિસ્તારમાં ખૂબ જ તણાવને પ્રેરિત કરે છે તેઓ તેની અવગણના કરે છે જ્યારે તેઓ વિશ્લેષણ કરે છે ત્યારે તેઓ ફક્ત બાહ્ય ભારને જ લે છે અને છેલ્લે તેઓ જે પણ ઘટક બનાવે છે તેને શોધે છે તેઓ સેવામાં નિષ્ફળ જાય છે પછી તેઓ આપણી પાસે પાછા આવે છે અને આપણે તેને કહેવું પડે કે તમે હસ્તક્ષેપ દ્વારા બનાવેલા બાકી રહેલા તણાવને અવગણો છો યોગ્ય હસ્તક્ષેપ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારે તેનું વિશ્લેષણ કરવું અને તેનું કાળજીપૂર્વક સંચાલન કરવું પડશે તમારે હસ્તક્ષેપને યોગ્ય હોવાને કારણે પ્રેરિત બાકી રહેલા તણાવની ભૂમિકાને અવગણવી જોઈએ નહીં જો તમે SCC ને જુઓ તો તેમાં એક સામગ્રીનો ખૂણો પણ છે ચોક્કસ એલોયની રચના શું છે તે તમને SCCમાંથી બહાર આવવાનો એક પ્રકારનો માર્ગ પણ આપે છે જો મારી પાસે SCC ની સમસ્યા હોય તો હું શું એલોયની રચના સાથે રમી શકું છું કે હું શું સુક્ષ્મ માળખાં અને ગરમીની સારવાર સાથે રમી શકું છું આવી પધ્ધતિઓ દ્વારા તમે SCC ને કારણે તિરાડની વૃદ્ધિને ઘટાડવાનો માર્ગ શોધી શકો છો અહિયાં એક ઉદાહરણ જેને આપણે પછી જોઈશું તે એવું સમજાવશે કે આપેલી એપ્લિકેશન માટે તમારે કયા પ્રકારના સ્ટીલ પસંદ કરવા જોઈએ ચોક્કસપણે સુક્ષ્મ માળખાં ગરમીની સારવાર અથવા એલોય રચનાની ભૂમિકા ભજવે છે આ ફરી એક તિરાડની વૃદ્ધિ છે અને તિરાડની વૃદ્ધિ એ ધીમી પ્રક્રિયા છે અહીંયા તમારી પાસે એપ્લિકેશનનું ખૂબ જ સરસ વિસ્તૃત ચિત્ર છે તે ઇનકોનેલ ગરમી એક્સ્ચેન્જર ટ્યુબની આંતરગ્રાણાકાર એ એસસીસી દર્શાવે છે જેમાં અનાજની સીમાઓને અનુસરતી તિરાડની સાથે થાય છે અહિયાં શિષ્ટાચાર આપવામાં આવે છે તે સમાવિષ્ટ મેટલર્જિકલ તકનીકમાંથી આવ્યું છે હું આ ચિત્રને મોટું કરીશ પછી તમે આના અલગ અલગ દાણાને જોઈ શકશો આ તેનું એક સારું ચિત્ર બનાવે છે તમને જે જાડા કાળા રંગનું દેખાય છે તે વાસ્તવમાં તિરાડ છે તિરાડ ક્યાં નીકળે છે તેને આવશ્યકપણે અનાજની સીમા પર ઉગાડ્યું છે તે આંતરગ્રાણાકાર તિરાડની વૃદ્ધિ છે તિરાડ સંકેત કેવી રીતે વિસ્તરે છે ક્ષતિગ્રસ્ત ક્રિયાને કારણે તિરાડ સંકેત વિસ્તરે છે આપણે નબળાઈ માટેની અલગ જ રચના જોઈ હતી SCC માટે ત્રણ અલગ અલગ પદ્ધતિઓ ઓળખવામાં આવી છે એક સક્રિય પાથ વિસર્જન છે બીજું હાઇડ્રોજન ના ભંગાણ છે ત્રીજું ફિલ્મ પ્રેરિત ક્લીવેજ છે વાસ્તવમાં આપણે આ રચનાને આગલા વર્ગમાં જોઈશું અને આજે આપણે જે જોયું તે ફોટોએલાસ્ટિક કિનારની ભૌમિતિક વિશેષતાઓ હતી તે તેનો સંકેત આપે છે કે કેવા પ્રકારનું લોડિંગ અસ્તિત્વમાં આવે છે મેં એ પણ દર્શાવ્યું હતું કે જો મારે પ્રાયોગિક ડેટાની પ્રક્રિયા કરીને તણાવની તીવ્રતાનું પરિબળ શોધવાનું હોય તો મારે શક્ય તેટલી વધારે શરતો સાથે યોગ્ય વિશ્લેષણાત્મક સમીકરણને લેવાની જરૂર છે હું જ્યાંથી પ્રાયોગિક ડેટા લઉં છું તે પ્રદેશની વિશ્લેષણાત્મક પ્રતિકૃતિ માન્ય છે પછી આપણે કેટલાક પુસ્તકો અને તેના સંદર્ભો જોયા અને પછી આપણે એક શીયર લિપ સમજવા આગળ વધ્યા હતા કપ અને શંકુ ફ્રેક્ચર તરીકે સરળ તાણ પરીક્ષણમાં શું જોવા મળે છે એ જોયું હતું નબળાઈ દ્વારા તિરાડની વૃદ્ધિની પ્રશંસા કરવા માટે આપણે અમુક સમજણનો ઉપયોગ કરીએ છીએ પછી આપણે સ્ટ્રેસ કોરોઝન ક્રેકીંગ નામની બીજી તિરાડ વૃદ્ધિની રચના તરફ આગળ વધ્યા હતા